સૂર્યમાંથી ઊર્જાનો અંદાજ કાઢવા માટે ચાલો આપણે સૂર્યના સ્પેક્ટ્રમને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચાલો હું સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ PS શબ્દ રજૂ કરું સ્પેક્ટ્રલ ઇરેડિયન્સમાં એકમ કિલોવોટ દીઠ મીટર ચોરસ દીઠ એકમ તરંગલંબાઇ છે તેથી સામાન્ય રીતે સૂર્યનું સ્પેક્ટ્રમ આ સ્પેક્ટ્રલ ઇરેડિયન્સની દ્રષ્ટિએ આપવામાં આવે છે જે સામાન્ય રીતે કિલોવોટ પ્રતિ મીટર ચોરસ દીઠ નેનોમીટર અથવા દીઠ માઇક્રોમીટર તરંગલંબાઈને માપવા માટે ઉપયોગમાં લેવાતા એકમોના આધારે સૂચવવામાં આવે છે તેથી સામાન્ય રીતે સૂર્યનું સ્પેક્ટ્રમ આના જેવું દેખાશે તમારી પાસે ગ્રાફ X અને y અક્ષ છે x અક્ષોને λ દ્વારા સૂચિત કરવા દો λ એ તરંગલંબાઇ સૂચવવા માટે વપરાયેલ પ્રતીક છે અને y અક્ષ એ વર્ણપટ્ટી અનિયમિતતા છે કારણ કે આપણે આ એકમ દ્વારા સૂચિત જોયું છે સૂર્ય સ્પેક્ટ્રમનો આકાર કંઈક આ પ્રકારનો છે તે આશરે છે હું પછીથી તમને એક વધુ ચોક્કસ સ્પેક્ટ્રમ બતાવીશ પરંતુ સામાન્ય આકાર આ ફેશનમાં છે તેથી આપણે તેને ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો દ્વારા દર્શાવી શકીએ છીએ તેથી આ પ્રથમ ક્ષેત્રને UV પ્રદેશ કહેવામાં આવે છે આ એક UV ક્ષેત્ર છે અને બીજા પ્રદેશને દૃશ્યમાન પ્રકાશ ક્ષેત્ર કહેવામાં આવે છે અને ત્રીજા ક્ષેત્રને ઇન્ફ્રારેડ પ્રદેશ કહેવામાં આવે છે હવે આ પ્રદેશો મૂળભૂત રીતે તરંગલંબાઈની પ્રકૃતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી જો તમે UV ક્ષેત્ર લો તો UV ક્ષેત્રની તરંગ લંબાઈ છે જે ખૂબ ઓછી છે તેઓ ખૂબ ઊંચી આવર્તન છે દૃશ્યમાન ક્ષેત્રમાં મધ્યવર્તી તરંગલંબાઇ હોય છે અને ઇન્ફ્ર્રા ઇન્ફ્રારેડ પ્રદેશના કિસ્સામાં તરંગલંબાઇ ખૂબ લાંબી હોય છે અને આવર્તન ઓછી હોય છે તેથી સૂર્ય સ્પેક્ટ્રમ અલ્ટ્રાવાયોલેટને ઇન્ફ્રારેડ સુધી વિસ્તરિત કરે છે અને તરંગલંબાઇનો દૃશ્યમાન ક્ષેત્રનો ભાગ તે છે જે આપણી આંખો દ્વારા અનુભવાય છે અને આપણે જોઈ શકીએ છીએ આ પ્રકાશને આટલો દૃશ્યમાન પ્રકાશ જોઈ શકીએ છીએ જો કે ઊર્જા સામગ્રી અન્ય તરંગલંબાઇના સંદર્ભમાં પણ છે મહત્ત્વની વાત એ છે કે હવે જણાવી દઈએ કે જો હું તરંગલંબાઇ નેનોમીટર nm તરીકે દર્શાવું છું તો UV ક્ષેત્ર આશરે 400 નેનોમીટર 400 જેટલા 400 નેનોમીટરથી 700 જેટલા નેનોમીટર સુધીનું દૃશ્યમાન સ્પેક્ટ્રમ છે અને 700 નેનોમીટરથી વધુ 4000 જેટલા હોઈ શકે છે નેનોમીટર તમારી પાસે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ છે તેથી આ થર્મલ પ્રદેશો છે આ દૃશ્યમાન છે અને આ અલ્ટ્રાવાયોલેટ ક્ષેત્ર છે તેથી નોંધ લો કે સ્પેક્ટ્રમમાં દરેક તરંગલંબાઇ એક અલગ પાવર લેવલ ધરાવે છે તેથી સૌર કિરણોત્સર્ગ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે અને દરેક તરંગલંબાઇ એક અલગ પાવર લેવલ ધરાવે છે હવે તે આ વળાંકથી જ જોઈ શકાય છે અને આ બધી તરંગલંબાઇ પૃથ્વીની સપાટી પર અનુભવાય છે અને તે એક પ્રકારની સંચિત અસર અથવા એક સાથે મૂકવામાં આવેલી બધી તરંગલંબાઇનો સંચિત પ્રભાવ છે તેથી બધી તરંગાઇલંબાઈના સંચિત પ્રભાવને એકીકરણ કહેવામાં આવે છે અને ઇન્સોલેશન એ પ્રતીક L દ્વારા સૂચવવામાં આવે છે અને L ખરેખર વર્ણપટ્ટી ઇરેડિયન્સનું સંચય છે અને તેથી આપણે અભિન્ન પ્રતીકનો ઉપયોગ કરી શકીએ છીએ સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ અને તે આદર સાથે એકીકૃત તરંગલંબાઇ પરિમાણ ડેલ્ટા છેં તેથી જેનો મૂળભૂત અર્થ એ છે કે આ ભાગ હેઠળનો વિસ્તાર અલ્ટ્રાવાયોલેટ પ્રદેશના સ્પેકટ્રમના આ ભાગ હેઠળના વિસ્તારની તરંગલંબાઈને સૂચવે છે સ્પેક્ટ્રમના આ ભાગને લગતી બધી તરંગલંબાઇ એક સંચિત અસર આપશે અને તેને દૃશ્યમાન ઇન્સોલેશન કહેવામાં આવે છે તેવી જ રીતે સ્પેક્ટ્રમના આ ભાગોમાંની બધી તરંગલંબાઇની સંચિત અસર તમને ઇન્ફ્રારેડ ઇન્સોલેશન આપશે આ બધા સાથે મળીને મુકાયેલી અસર એ છે કે જેને આપણે ગૌરવ તરીકે ઓળખીએ છીએ અને આ L દ્વારા આપવામાં આવ્યું છે જે PS d લેમડાના અભિન્ન છે નોંધ લો કે PS અહીં મીટર દીઠ કિલોવોટ એકમ તરંગલંબાઇના એકમો છે જે આ ચોક્કસ ગ્રાફને લગતા નેનોમીટર દીઠ મીટર ચોરસ દીઠ કિલોવોટ છે અને L લેમ્બડા પરિમાણના સંદર્ભમાં P નું એક અભિન્ન ભાગ છે અને તેથી એકલતામાં એકમ છે કિલોવોટ દીઠ મીટર ચોરસ તેથી આ એકમોને યાદ રાખો આપણે ભવિષ્યમાં ઘણી વાર ઇન્સોલેશનનો ઉપયોગ કરીશું હવે આ વિશિષ્ટ ગ્રાફ સ્પેક્ટ્રમ જે મેં હાથથી ખેંચ્યું છે તે તમને સૂર્યમાંથી વર્ણપટ્ટી ઊર્જાની પ્રકૃતિ માટે નોંધપાત્ર સમજ આપે છે હવે હું તમને વાસ્તવિક ડેટા સાથેનું વાસ્તવિક સ્પેક્ટ્રમ બતાવીશ અને તે તમને સૌર ઊર્જા અથવા સૂર્ય ઊર્જા વિશે વધુ સારી સમજ આપશે આ માટે મેં વાસ્તવિક ડેટા એકત્રિત કર્યો છે અને તેમને એક ટેક્સ્ટ ફાઇલમાં મૂક્યો છે જે હું અષ્ટકની અંદરથી કહીશ અને સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ વિરુદ્ધ તરંગલંબાઇને પ્લોટ કરીશ વાસ્તવિક ડેટા સાથે સોલર સ્પેક્ટ્રમને સમજવા માટે ચાલો આપણે ગૂગલ પર જઈએ અને સોલર સ્પેક્ટ્રમ ડેટા જેવા કેટલાક કીવર્ડ્સ લખો તમે ઘણી વેબસાઇટ્સ પોપ્ડ અપ જોશો આ છબીઓને જોવાની કંઈક રસપ્રદ વાત એ છે કે આપણે ચર્ચા કરેલી રેખાઓની સાથે જ સૌર સ્પેક્ટ્રમ પર ઘણી બધી છબીઓ છે તમે આ છબીઓને જોઈ શકો છો અને ઘણી સમજ મેળવી શકો છો જો કે આ છબીઓ છે આ ચિત્રો છે તમે ડેટા સાથે કામ કરી શકતા નથી તેથી અમે કંઈક શોધી રહ્યા છીએ જ્યાં આપણે ડેટા સાથે કામ કરી શકીએ છીએ જ્યાં આંકડાકીય મૂલ્યોમાં ડેટા ઉપલબ્ધ છે અહીં એક બાજુ એક બાજુની એક બાજુ છે જ્યાં તેઓએ ડેટાને કોલાઇટ કરી છે અને તેને ઉપલબ્ધ કરાવતા XLS ફાઇલ અને સ્પ્રેડશીટ ફાઇલ તેમજ કોમ્પ્રેસ્ડ ટેક્સ્ટ ફાઇલો તરીકે PC યુનિક્સ અને મેક સાથે મેકિન્ટોશ સુસંગત છે ચાલો હું આ યુનિક્સ સંસ્કરણને ડાઉનલોડ કરું તેથી txt ફાઇલ આ રીતે ડાઉનલોડ થાય છે ચાલો હું ત્યાં જઈને ફોલ્ડર જુઓ જ્યાં આવી ફાઇલ ડાઉનલોડ થઈ છે અને કોમ્પ્રેસ્ડ ફાઇલની અંદર જુઓ તેથી ત્યાં CSV ફાઇલ છે ચાલો જોઈએ CSV ફાઇલની અંદર શું છે તેથી ટેક્સ્ટ સંપાદકમાં CSV ફાઇલ ખોલો અને ચાલો ટેક્સ્ટ ઝૂમ કરીએ તમે જુઓ છો કે તેમાં ઘણા બધા ડેટા મૂલ્યો અલ્પવિરામથી વિભાજિત ડેટા મૂલ્યો છે અલ્પવિરામ છે અને તે પછી ફરીથી ડેટા અલ્પવિરામ છે તેથી તમારી પાસે ચાર ડેટા મૂલ્યોની હરોળમાં છે હવે પ્રથમ ડેટા મૂલ્ય ખરેખર નેનોમીટરમાં તરંગલંબાઇ છે બીજો ડેટા વેલ્યુ પ્રતિ મેનો ચોરસ દીઠ નેનોમીટરમાં વધારાના પાર્થિવ કિરણોત્સર્ગ છે તેથી આ બંને ડેટા મૂલ્યો આપણા માટે રસપ્રદ છે અમે ફક્ત તે મૂલ્યો લઈશું અને તેમના પર કાર્ય કરીશું હવે આપણે આ ડેટા વેલ્યુઝ પર કામ કરતા પહેલા ચાલો આ ફાઈલને કન્વર્ટ કરીએ ચાલો આ ફાઇલને MATLAB સુસંગત અથવા ઓક્ટેવ સુસંગત M ફાઇલમાં એડિટ કરીએ ઓક્ટેવ MATLABની એક ખુલ્લી સ્રોત છે તો આપણે શું કરીએ છીએ કે આપણે ફક્ત સરળ ટેક્સ્ટ એડિટ દ્વારા કન્વર્ટ કરીએ છીએ હું આ પ્રથમ લાઈનને કોમેન્ટ લાઈનમાં કન્વર્ટ કરીશ હું અહીં એક ટિપ્પણી વાક્ય મૂકીશ અને વેબસાઇટ URL દાખલ કરીશ જ્યાંથી અમે આ ફાઇલ લીધી છે અને હું આને એક ટિપ્પણી વાક્ય તરીકે બનાવીશ અને સ solveલ્વ નામનું એક ચલ દાખલ કરીશ અને મેટ્રિક્સનો ખુલ્લો કૌંસ મૂકીશ જેનો મૂળભૂત અર્થ શું છે તે છે આ ડેટા મૂલ્યો મેટ્રિક્સમાં મૂકવામાં આવે છે હું શું કરીશ હું નીચે નીચે જમણી તરફ જઈશ અને બંધ મેટ્રિક્સ કૌંસ મૂકીશ અને તે છે હવે તમારી પાસે એક સંપૂર્ણ MATLABની સુસંગત છે અથવા ઓક્ટેવ સુસંગત ફાઇલ છે જે ઓક્ટેવ અથવા MATLABનીના વાતાવરણમાં કામ કરી શકે છે તેથી આ બધા ડેટાને મેટ્રિક્સમાં મૂકવામાં આવે છે અને તેને સોલવ નામ આપવામાં આવ્યું છે તેથી હલ કરવા મૂળભૂત રીતે ચાર કોલમ હશે અને અહીં આપેલી માહિતી જેટલી રો હશે આપણે હવે કરવાનું છે કે ફેરફાર એ ડોટ CSVને કોઈ એમ આપણે આને સેવ કરીશું આને બંધ કરીશું અને આને નામ ડેટા ડોટ એમ નામ આપીશું તેથી હવે ડેટા ડોટ એમ એ એક MATLAB ફાઇલ છે જ્યાં તમે MATLABમાં કહીશું અને તેને ચલાવી શકો છો તેથી જો તમે તેના પર નજર નાખો તો હવે તમે જોશો કે આ વેરીએબલની જેમ હલ કરવાની નિયમિત MATLAB ફાઇલ સિવાય કંઈ નથી અને સોલ્યુશન મેટ્રિક્સ વેરીએબલ છે જેમાં ડેટાના ઘણા સ્તંભો અને ઘણી રો છે અને આ આપણે વાપરીશું અને આપણે હલની ફક્ત પ્રથમ બે કોલમનો ઉપયોગ કરવામાં આવશે પ્રથમ કોલમ તરંગલંબાઇનું પ્રતિનિધિત્વ કરે છે બીજી કોલમ સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ રજૂ કરે છે મારી પાસે હવે બીજી સ્ક્રિપ્ટ ફાઇલ ઇન્સોલેશન ડોટ m છેં આ સ્ક્રિપ્ટ ફાઇલનું કામ ડેટા ડોટ mની અંદરથી ડેટા મૂલ્યો લેવાનું છે અને તે પછી અમારા સ્પેક્ટ્રમને પ્લોટ કરવા માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો છે તેથી ડેટાને ઇન્સોલેશન દ્વારા કહેવામાં આવશે અને સ્પેક્ટ્રમના વર્ણપટ્ટી તેજને પ્લોટ કરવામાં આવશે તો ચાલો જોઈએ કે આ ઇનસોલેશન ડોટ m ફાઇલમાં શું છે તે ઝડપથી તો હું તેના પર ડબલ ક્લિક કરીશ અને ચાલો હું લખાણમાં ઝૂમ વધારું તેથી ઝડપથી હું વાંચીશ આ એક ખૂબ જ સરળ સ્ક્રિપ્ટ ફાઇલ છે સોલાર સ્પેક્ટ્રમ અને સૌર માપન ડેટા સાથે તમારા તેજ અને સૌર ઇન્સોલેશનના પ્લોટ માટે આ સ્ક્રિપ્ટ ફાઇલ ડેટા ડોટ mમાં છે જે અમે હમણાં બનાવી છે તેથી વર્કસ્પેસમાંના બધા ચલોને સાફ કરવા માટે આપણે હમણાં બનાવેલા ડેટાને કલ કરીને ટેક્સ્ટ ફાઇલ ડેટામાંથી ડેટા લોડ કરો તેથી તે બધા ડેટા વેલ્યુને ચલ સોલમાં મૂકશે હવે λ હલ કરવાની પ્રથમ કોલમમાંથી ન્યુટન મીટર લેવામાં આવશે તેથી બધી હરોળની પ્રથમ કોલમ અને બધી હરોળમાંથી સોલ્વની બીજી કોલમ તમે વર્ણપટની ઇરેડિયન્સ ડેટા પ્રાપ્ત કરશો હવે સ્પેકટરલ ઇરેડિયન્સ ડેટા નેનોમીટર દીઠ મીટર ચોરસ વોટમાં આપવામાં આવે છે તેથી હું ફક્ત ત્યાં ટિપ્પણી કરીશ કે ત્યાં આદેશ મૂક્યો જેથી તે વાંચી શકાય તે માટે યોગ્ય છે હવે અહીં છેલ્લી લાઈન એક પ્લોટ λ સ્ટેટમેંટ છે જે પ્લોટ કરે છે તે તરંગલંબાઇની કલમો સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ છે અને ગ્રીડ X લેબલ Y લેબલ અને શીર્ષક પણ શામેલ છે ચાલો હવે આપણે તેને ઓક્ટેવમાં ચલાવીએ અને જોઈએ કે શું થાય છે તો મને ઓક્ટેવ ખોલવા દો તો આ ઓક્ટેવ વાતાવરણ છે ચાલો હું વર્કસ્પેસ સ્ક્રીનને સાફ કરીશ મને અહીં અહીં જવા દો યોગ્ય ફોલ્ડર ફોલ્ડર સોલાર સ્પેક્ટ્રમ ફોલ્ડરમાં આ ફાઇલો છે મારે ઇનસોલેશન સ્ક્રિપ્ટ ચલાવવી પડશે તેથી મને ઈનસોલેશન ટાઇપ કરવા દો અને તે આ પ્રમાણે ડેટા વેલ્યુ પ્લોટ કરશે ચાલો હું આને ઝૂમ કરું અને તમે જુઓ છો કે ઘણું બધું એક તેજસ્વી સ્પેક્ટ્રમ છે આ ખરેખર PS માં વોટમાં પ્રતિ ચોરસ મીટર દીઠ નેનોમીટર છે અને X અક્ષ એ તરંગલંબાઇ છે જે તે 4000 નેનોમીટર સુધી જાય છે અહીં અવલોકન કરો હું તેનો ઉપયોગ ફક્ત માર્કર તરીકે કરું છું અવલોકન કરો કે અહીં ક્યાંક 400 નેનોમીટર અને 700 નોમિમીટર વચ્ચે હશે અને આ દૃશ્યમાન સ્પેક્ટ્રમ છે જે મેં અહીં લંબચોરસમાં ચિહ્નિત કર્યું છે તેની ડાબી બાજુએ અલ્ટ્રાવાયોલેટ ક્ષેત્ર હશે સ્પેક્ટ્રમ અને આ લંબચોરસની જમણી બાજુ સ્પેક્ટ્રમનો ઇન્ફ્રારેડ પ્રદેશ હશે ચાલો હવે insolation m ફાઈલમાં થોડી વધુ લાઇનો લખો કે આપણે આ PS વળાંકને એકીકૃત કરવા અને ઇનસોલેશન વળાંક પણ મેળવી શકીએ અને આ ગ્રાફ પર સુપરિમ્પઝ કરી શકીએ મને ફરીથી ટેક્સ્ટ સંપાદકમાં insolation m ફાઇલમાં પાછા જવા દો ચાલો હું અહીં કોડની કેટલીક વધુ લાઇનો રજૂ કરું તેથી આપણે ઇરેડિયન્સ કોલમને એકીકૃત કરવો પડશે તેથી ઇરેડિયન્સ PS માં વર્ણપટ્ટીને એકીકૃત કરો જેથી અમે L મેળવી શકીએ લેમ્બડા પરિમાણના સંદર્ભમાં એકીકરણ મેં અહીં એક સરળ ટ્રેપેઝોઇડલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કર્યો છે જે આ ફોર્મનો છે અને આ બધી લાઇન મૂળભૂત રીતે વર્ણનાત્મક ઇન્દ્રિયને એકીકૃત કરી રહી છે આખરે વેરિયેબલ ઇન્સોલમાં ઇન્સોલેશન મેળવવા માટે હવે ઇન્સ્ટોલેશન ખરેખર ચોરસ મીટર દીઠ વોટમાં પણ છે કારણ કે આપેલ ડેટા ચોરસ મીટર દીઠ નેનોમીટરના વોટમાં છે તેથી ઇનસોલેશન પણ ચોરસ મીટર દીઠ વોટમાં છે જો કે હું જે કરી શકું છું તે પ્રદર્શિત કરતી વખતે હું આ ફેશન પ્લોટ λ તે તરંગલંબાઇ અને સ્પેક્ટ્રલ ઇરેડિયન્સ તરંગલંબાઇ અને ઇન્સોલેશનને પ્રદર્શિત કરું છું પરંતુ હું 1000 દ્વારા ભાગાકાર કરું છું જેથી આપણે કિલોવોટ દીઠ ચોરસ મીટર દ્રષ્ટિએ ઇનસોલેશનને આઉટપુટ કરી શકીએ તેથી તરંગલંબાઇ Y લેબલમાં ન્યુટન મીટર દીઠ વોટમાં ચોરસ મીટર દીઠ ઇરેડિયન્સ છે અને કિલોવોટ દીઠ ચોરસ મીટર ઇનસોલેશન કારણ કે મેં તેને હજારથી વિભાજીત કર્યું છે તો ચાલો જોઈએ જૂનું પ્લોટ સ્ટેટમેન્ટ અહીં છે તો આ મોડીફાઇડ ફાઈલ હશે ચાલો હું આ સંગ્રહિત કરું અને ચાલો તે એક્ઝીક્યુટ કરીએ તેથી આપણે અહીં જઈશું અને મને ઇનસોલેશન ટાઇપ કરીએ તેથી જ્યારે તમે ઇનસોલેશનમાં ટાઇપ કરો છો ત્યારે તમે જુઓ છો કે આપણે બંનેનો આલેખ વાદળી વળાંકના વર્ણપટને જોઈ શકીએ છીએ અને ત્યાં આ લીલો વળાંક છે જે λ અક્ષ સાથે સ્પેક્ટ્રલ ઇરેડિયન્સનું એકીકૃત મૂલ્ય છે હવે જુઓ તે લગભગ એકીકૃત થાય છે લગભગ 1 3 મને તે સમયે ઝૂમ કરવા દો પછી તમને મૂલ્ય મળશે તેથી અહીં તમે જુઓ છો કે તે લગભગ 1 347 ની જેમ એકીકૃત છે હંમેશાં યાદ રાખો કે સૌર ઇસોલેશન મીટર ચોરસ દીઠ 1 33 કિલોવોટથી એક મીટર ચોરસ દીઠ 1 41 કિલોવોટની વચ્ચે એકીકૃત થશે અને તે વર્ષના દિવસે નિર્ભર છે અને આ સૂર્યની આસપાસ પૃથ્વીના લંબગોળ અથવા ભ્રમણકક્ષાને કારણે છે તેથી આ વિવિધતા છે સામાન્ય રીતે સાહિત્યમાં સરેરાશ મૂલ્ય 1 2341 અને 1 37 ની વચ્ચેના મૂલ્યને સૌર સ્થિર તરીકે લેવામાં આવે છે તેથી જો તમે સૌર સ્થિર શબ્દ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે તે પ્રતિ ચોરસ મીટર 1 37 કિલોવોટ છે તેથી હંમેશાં ઇનસોલેશન વેલ્યુ L આ બંને વચ્ચેની સંખ્યામાં એકીકૃત થશે તેથી આ આંકડો બહાર કાઢવાનો છે તેથી હું આ ડેટા ડોટ એમ ફાઇલને ડેટામાં સમાવી શકું છું અને આ ડેટાનો ઉપયોગ કરવા અને સ્ત્રોત વિભાગમાં ઇન્દ્રિય અને ઉદ્વેગની પ્લોટ કરવા માટે સ્ક્રિપ્ટ ધરાવતું ઇનસોલેશન ડોટ એમ રાખીશ જેથી તમે આ સ્રોતને ઝિપ ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકો અને પછી તમે તેમને ચલાવી શકે છે તેમના પર ચલાવી શકો છો અને પછી આમાંથી થોડી સમજ મેળવી શકો છો